ચાલો હું તમને આ કોર્ષમાં આવકારું છું જે મારા અને ડો કમલિકા દત્તા દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે આ કોર્ષમાં આપણે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનના વિવિધ પાસાઓ વિશે વાત કરીશું ખાસ કરીને આપણે કેટલાક હેન્ડ્સ ઓન ડિઝાઇન ઉદાહરણો પર ભાર મૂકીશું નિદર્શન માટે આપણે મુખ્યત્વે બે અલગ અલગ એમ્બેડેડ સિસ્ટમ પ્લેટફોર્મ સાથે કામ કરીશું એક ARM બોર્ડ પર આધારિત છે અને બીજો એક Arduino Uno આધારિત બોર્ડ હશે હવે આપણે વાસ્તવિક પ્રયોગ સાથે આગળ વધતા પહેલા હંમેશાં થિયોરિટેકલ બેકગ્રાઉન્ડ જોઈશું અને શા માટે આપણને એમ્બેડેડ સિસ્ટમની જરૂર છે એમ્બેડેડ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે અને ડિઝાઇન વિકલ્પો શું છે તેની પાછળ થોડી પ્રેરણા હોવી તે હંમેશા સારું છે તેથી આ સંદર્ભમાં આ અભ્યાસક્રમનો પ્રથમ લેક્ચરનું શીર્ષક છે એમ્બેડેડ સિસ્ટમનો પરિચય અહીં આપણે મુખ્યત્વે એમ્બેડેડ સિસ્ટમો વિશે વાત કરીશું તે મૂળભૂત રીતે શું છે અને કેટલીક લાક્ષણિક એપ્લિકેશનો અને એમ્બેડેડ સિસ્ટમોની અંદર આપણે સામાન્ય રીતે કયા પ્રકારનાં લાક્ષણિક સબસિસ્ટમ્સ જોવા મળે છે આ કેટલીક બાબતો છે કે જેના વિશે આપણે આ કોર્ષના ભાગ રૂપે ચર્ચા કરીશું પ્રથમ વસ્તુ પર હું ભાર મૂકવા માંગું છું કે અમે ખૂબ નસીબદાર છીએ કે આપણે કોમ્પ્યુટિંગના યુગમાં જન્મ્યા અને ઉછર્યા છે આપણા જન્મથી તમે ઘણા લોકોને તમારી આજુબાજુની કમ્પ્યુટર સિસ્ટમો જોઇ છે પરંતુ અલબત્ત ૪ કે ૫ દાયકા પહેલાનું દૃશ્ય તેવું નહોતું ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટીંગ સિસ્ટમ્સ ઓછી પાવર ડિવાઇસીસ અને ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની પ્રગતિ કરવામાં આવી છે હું જે વાત પર ભાર મૂકવા માંગું છું તે એ છે કે કમ્પ્યુટર સિસ્ટમ્સ આજે દરેક જગ્યાએ છે જો તમે તમારી આસપાસ જુઓ સારું હું તકનીકી વાતાવરણમાં વાત કરતો નથી તમારી પ્રયોગશાળામાં નહીં તમારી કોલેજમાં પણ નહીં તમારા નિવાસસ્થાનમાં જ્યારે તમે ઉઠો છો ત્યારે જો તમે તમારી આસપાસ જુઓ તો તમને કેટલાક ગણતરી કરવાના ઉપકરણોના ઉદાહરણો મળશે જે ત્યાં હશે આ તે પ્રકારનું વાતાવરણ છે જ્યાં આપણે બધા મોટા થયા છીએ પરંપરાગત રીતે કહીએ તો આપણે એવા કમ્પ્યુટર્સથી પરિચિત થયા છીએ કે જે ડેસ્કટોપ લેપટોપ સર્વરો વગેરે છે જે કેટલાક અર્થમાં વધુ પરંપરાગત છે ડેસ્કટોપ કમ્પ્યુટર્સ સામાન્ય રીતે એ મશીનો છે જ્યાં તમે તમારું કમ્પ્યુટિંગ ચાલુ રાખ્યું છે આજે લેપટોપ ખૂબ પરવડે તેવા બન્યા છે આપણામાંના મોટાભાગના આપણા અંગત લેપટોપના માલિક છે તેથી ડેસ્કટોપ પહેલાં જે ભૂમિકા હતી તે લેપટોપ તેની ભૂમિકાને બદલી રહી છે મોબાઈલ ફોન્સ વિશે વાત કરવી એ એક ખૂબ જ ઓછો આંકાયેલ કમ્પ્યુટિંગ ડિવાઇસ છે આજે જે પણ મોબાઇલ ફોનની અંદર છે જો તમે ૩૦ થી ૩૫ વર્ષ પહેલાના કમ્પ્યુટર્સની ગણતરીની ક્ષમતા વિશે વિચારો છો તો મારો વિશ્વાસ કરો મોબાઇલ ફોનની અંદરની પ્રક્રિયાઓ તેની તુલનામાં ૧ મિલિયન ગણી વધારે શક્તિશાળી છે તમે તે દિવસોમાં મોટી કમ્પ્યુટર સિસ્ટમોમાં જોતા હતા પરંતુ મોબાઇલ ફોનનો ઉપયોગ અમે અમુક વિશિષ્ટ એપ્લિકેશનો માટે કરીએ છીએ તેનો ફોન માટે ઉપયોગ સંદેશા મોકલવા અને અલબત્ત મનોરંજક હેતુઓ માટે આપણે વિડિઓ જોઈ શકીએ છીએ આપણે ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકીએ છીએ અને એવી ઘણી નવી એપ્લિકેશન છે કે જે તમે આજે મોબાઇલ ફોન્સ પર ચલાવી શકો છો પરંતુ હું કહેવા માંગુ છું કે એક બીજી પ્રકારની કમ્પ્યુટિંગ સિસ્ટમ છે જે ઘણી વાર આપણાથી છુપાયેલી હોય છે છુપાયેલ અર્થ એ છે કે આપણે તે કમ્પ્યુટિંગ સિસ્ટમો જોઈ શકતા નથી જેમ આપણે જાણીએ છીએ ડેસ્કટોપ ગણતરી કરી શકે છે લેપટોપ ગણતરી કરી શકે છે મોબાઇલ ફોન પણ કેટલાક અર્થમાં ગણતરી કરી શકે છે પરંતુ જો તમે રેફ્રિજરેટર પર નજર નાખો જો આપણે આપણું એર કન્ડીશનીંગ મશીન જોઈએ તો તે કોમ્પ્યુટિંગ મશીન જેવું લાગે છે પરંતુ તે મશીનોની અંદર કેટલાક કોમ્પ્યુટીંગ મગજ છુપાયેલા છે આ જ હું આ છુપાયેલી વસ્તુ તરીકે ઉલ્લેખ કરું છું આ આપણા રોજિંદા જીવનમાં ખૂબ સામાન્ય છે અને વ્યાપક છે કારણ કે તે દરેક જગ્યાએ છે અને હું જે મુદ્દો બનાવવા માંગું છું તે એ છે કે તેઓ જે વાતાવરણ માટે બનાવવામાં આવ્યા છે તેમાં છુપાયેલા છે હવે આવી સિસ્ટમોને પરંપરાગત રીતે એમ્બેડેડ સિસ્ટમ્સ તરીકે ઓળખવામાં આવે છે અમારો મતલબ એ છે કે આ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ છે પરંતુ તે પર્યાવરણની અંદર જડિત છે પર્યાવરણ શબ્દ દ્વારા અમારું અર્થ આસપાસના અથવા ખરેખર તે દૃશ્ય છે કે જેના માટે સિસ્ટમની રચના કરવામાં આવી છે હું ફરીથી એક એર કન્ડીશનીંગ મશીનનું ઉદાહરણ લઉં એક એસી મશીન સામાન્ય રીતે ઓરડાની અંદર રાખવાનું મશીન માનવામાં આવે છે હવે આ કમ્પ્યુટિંગ સિસ્ટમ કે જે એસી મશીનની અંદર બેઠી છે તે કમ્પ્યુટિંગ સિસ્ટમ માટે એસી મશીન એ વાતાવરણ છે તે એસી મશીનની બહારના કોઈની સાથે વાતચીત કરતું નથી તે એસી મશીનને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે તમે તમારા રિમોટ કંટ્રોલ પર જે કંઇ પણ દબાવો છો તેના જવાબ આપવા માટે જવાબદાર છે તમે એસી મશીનને કેટલાક આદેશો આપો છો આ તે પ્રકારનાં આદેશો છે જેની અંદર તે કમ્પ્યુટિંગ મશીનો જવાબ આપવા માટે જવાબદાર છે ફરીથી એમ્બેડેડ સિસ્ટમો વિશે વાત કરી રહ્યા છીએ આ એમ્બેડેડ સિસ્ટમો શું છે મેં પહેલેથી જ એક ઉદાહરણ આપ્યું છે તેથી હવે તે તમારા માટે કંઈક અંશે સ્પષ્ટ હોવું આવશ્યક છે એમ્બેડેડ સિસ્ટમો એ કમ્પ્યુટર છે જે અન્ય સિસ્ટમોમાં એમ્બેડેડ હોય છે હવે જમણી બાજુએ મેં કેટલાક ચિત્રો આપ્યા છે તમે આ ઉદાહરણો જુઓ છો અહીં તમે વોશિંગ મશીન જુઓ છો આ રેફ્રિજરેટર છે આ એક લેસર પ્રિન્ટર છે આ એક ડિજિટલ કેમેરો છે આ એક ઓટોમોબાઈલ છે અને અહીં તમે આકાશમાં ઉડતી મિસાઇલ જોઈ શકો છો આ એમ્બેડેડ સિસ્ટમોના બધા ઉદાહરણો છે તે એકદમ શક્તિશાળી કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અથવા તેમની અંદરના ઉપકરણો છે અલબત્ત આ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સની શક્તિ ચોક્કસ એપ્લિકેશન પર આધારિત છે કેટલીક એપ્લિકેશનો માટે તમારે વધારે કોમ્પ્યુટેશન પાવર ની જરૂર નથી પરંતુ મિસાઇલ જેવી સિસ્ટમ માટે ઘણી બધી ગણતરીઓ વાસ્તવિક સમયમાં કરવાની જરૂર પડે છે જેમ જેમ મિસાઇલ તેના માર્ગમાં વધે છે ત્યાં પર્યાવરણ તરફથી સતત પ્રતિક્રિયા આવે છે અને કેટલીક કરેક્ટીવ એક્શન્સ પણ લેવાની જરૂર છે જેથી મિસાઇલ સાચા માર્ગને અનુસરી શકે અને નિશ્ચિત રીતે લક્ષ્ય સુધી જઈ શકે તેથી તે પર્યાવરણ પર આધારિત છે હવે આ અન્ય સિસ્ટમો કોઈપણ વસ્તુનો સંદર્ભ આપી શકે છે ખૂબ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરવી ખૂબ મુશ્કેલ છે પરંતુ વ્યાપકપણે કહીએ તો તમે કહી શકો છો કે આ અન્ય સિસ્ટમો કોઈપણ કમ્પ્યુટિંગ સિસ્ટમ છે જે આપણા પરંપરાગત કમ્પ્યુટર જેવી કે ડેસ્કટોપ લેપટોપ સર્વરો વગેરે નથી કોઈપણ કમ્પ્યુટિંગ સિસ્ટમ જે આમાંથી એક નથી તે ક્યાંક છે અને પર્યાવરણ સાથે કામ કરે છે તે એમ્બેડેડ સિસ્ટમ્સ તરીકે વર્ગીકૃત કરી શકાય છે કેટલાક લાક્ષણિક ઉદાહરણો અહીં આપ્યા છે અને ફરીથી જેમ મેં કહ્યું એપ્લિકેશનના આધારે પ્રોસેસર ખૂબ સરળ અને સસ્તું હોઈ શકે છે કારણ કે ત્યાં ઘણા ઉપકરણો છે ચાલો હું ફરીથી એક ઉદાહરણ લઈએ માની લો કે તમે માઇક્રોવેવ ઓવન ખરીદવા માટે બજારમાં ગયા છો તો તે રૂ ૩૦૦૦ અને વધુ ભાવમાં હશે તેઓ સરખામણીમાં ખૂબ સસ્તા છે માઇક્રો ઓવનમાં પણ એમ્બેડેડ પ્રોસેસર છે હવે જો હું કહું છું કે મારે માઇક્રોવેવ ઓવનની અંદર બેસાડવા માટે ખૂબ જ શક્તિશાળી પેન્ટિયમ પ્રોસેસરની જરૂર છે પેન્ટિયમ પ્રોસેસરની કિંમત પોતે જ તમામ એસેસરીઝ અને પેરિફેરલ્સ સહિત ૫૦૦૦ રૂપિયા હશે તો આ આર્થિક રીતે સધ્ધર નહીં હોય એપ્લિકેશનોના આધારે તેઓને ખૂબ સસ્તા થવું પડશે આજે વિશ્વભરમાં વિવિધ એપ્લિકેશનોમાં ઘણી મોટી સંખ્યામાં એમ્બેડેડ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાંના કરોડો પરંપરાગત કમ્પ્યુટિંગ એકમો વિરુદ્ધ અબજો છે તેથી આવા એમ્બેડેડ કમ્પ્યુટિંગ ઉપકરણોની સંખ્યા આજે પરંપરાગત કમ્પ્યુટિંગ ઉપકરણોની સંખ્યા કરતા ઘણી વધારે છે કેટલીક સામાન્ય સુવિધાઓ છે જે મોટાભાગની એમ્બેડેડ સિસ્ટમોમાં હાજર છે ચાલો આપણે તેમાંની કેટલીક જોઈએ પ્રથમ વસ્તુ એ છે કે તે વિશેષ હેતુ અથવા એક ફંક્શનલ છે એર કંડિશનિંગ મશીનની જેમ અંદર એક પ્રોસેસર છે તે પ્રોસેસરનો એકમાત્ર હેતુ એ છે કે એસી મશીન યોગ્ય રીતે કાર્યરત છે તેની ખાતરી કરવી અને બીજું કંઇ નથી તેથી તે કેટલાક ગણિત માટે ગણતરીઓમાં ગણતરી કરવામાં તમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું નથી તેથી તે અર્થમાં તે ખૂબ જ ખાસ હેતુ છે તે સામાન્ય રીતે તે એપ્લિકેશન સાથે સંબંધિત એક જ પ્રોગ્રામ ચલાવે છે જેના માટે તે બનાવવામાં આવ્યું હતું અને તે પર્યાવરણમાંથી ઇનપુટ્સ લઈ શકે છે તમે કોઈ એસી મશીન વિશે વિચારો છો પર્યાવરણના ઇનપુટ્સનો અર્થ એ છે કે વપરાશકર્તા રીમોટ કંટ્રોલ દ્વારા કેટલાક આદેશો મોકલી શકે છે એસી મશીન પોતે તેની અંદર કેટલાક સેન્સર ધરાવે છે તે સમજી શકે છે કે વર્તમાન ઓરડાનું તાપમાન શું છે વર્તમાન ભેજનું સ્તર શું છે તે મુજબ તે અંદરની વિવિધ સબસિસ્ટમ્સ ને ખૂબ જ મહત્તમ રીતે સક્રિય કરી શકે છે તમે રેફ્રિજરેટર વિશે વિચારો છો ત્યાં સામાન્ય રીતે કેટલાક કંટ્રોલ પેનલ્સ હોય છે તમે ત્યાં તાપમાન અને અન્ય પરિબળો સેટ કરી શકો છો તે ફરીથી એપ્લિકેશન પર આધાર રાખે છે પર્યાવરણ દ્વારા તમે પ્રોસેસરને કેટલાક આદેશો મોકલી શકો છો અને પ્રોસેસર તે મુજબ પ્રતિસાદ આપશે માઇક્રોવેવ ઓવન વોશિંગ મશીન એસી મશીન જેવા કેટલાક ઉદાહરણો મેં આપ્યા છે અને આ મોટાભાગની એમ્બેડેડ સિસ્ટમો માટે ખર્ચ શક્તિ અને બીજા એવા પરિબળોનો પણ ખૂબ જ કડક અવરોધ છે પ્રોસેસરની કિંમત ઓછી હોવી જોઈએ નહીં તો સિસ્ટમ આર્થિક રીતે સધ્ધર નહીં હોય પ્રોસેસર પાવર સ્ત્રોતમાંથી અથવા બેટરી જ્યાં પણ હોય ત્યાંથી વધારે એનર્જીનો વપરાશ ન કરતો હોવો જોઇએ કારણ કે પ્રોસેસર તમારાથી છુપાયેલું છે અને અપેક્ષા કરવામાં આવે છે કે વપરાશકર્તાએ એનર્જી વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ ફોર્મ ફેક્ટર તમે આજકાલ કોઈ એ મશીન વિશે વિચારો છો જે ખૂબ જ આકર્ષક હોય છે હવે તમે અંદર કોઈ એવું કમ્પ્યુટર રાખી શકો છો જે ખૂબ જ વિશાળ અને મોટું છે પણ તે તમારી સિસ્ટમને પણ વિશાળ અને મોટું બનાવશે તેથી સિસ્ટમ પર ફરીથી આધાર રાખીને તમારી કમ્પ્યુટિંગ સિસ્ટમ ખૂબ જ કોમ્પેક્ટ હોવી આવશ્યક છે અને કોઈપણ એરિયામાં કોઈ રીતે તેની જગ્યાને વધાર્યા વગર તે અંદર બંધબેસતી હોવી જોઈએ તેથી ઓછી કિંમત ઓછી શક્તિ નાના કદ પ્રમાણમાં ઝડપી આ કેટલીક લાક્ષણિકતાઓ છે અને બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમાં રીયલ ટાઇમ રીસ્પોન્સ હોવો જોઈએ તમે એ મશીન વિશે વિચારો છો અચાનક કોઈ કારણોસર ઓરડાના તાપમાનમાં વધારો થયો છે તાપમાન નીચે લાવવા માટે તે વધારે પાવર પર કોમ્પ્રેસર ચાલુ કરવું આવશ્યક છે તેથી તે રીયલ ટાઇમ ના આ બાહ્ય ઇનપુટ્સનો રીસ્પોન્સ આપવો જ જોઇએ તે એમ કહી શકતું નથી કે હું ૧૦ મિનિટ પછી આનો જવાબ આપીશ રીયલ ટાઇમ નો અર્થ થાય છે જ્યારે પણ ઇનપુટ આવે છે ત્યારે કેટલાક નિયત સમયની અંદર સિસ્ટમએ તે ઇનપુટનો જવાબ આપવો જોઈએ મોટા ભાગની એમ્બેડેડ સિસ્ટમો રીયલ ટાઇમ માં જવાબ આપે છે તેઓ સિસ્ટમ વાતાવરણમાંથી ઇનપુટ્સ લે છે અને ગણતરીઓ કરે છે ટોલરેબલ વિલંબ એપ્લિકેશનથી એપ્લિકેશનમાં બદલાય છે તેથી આ કેટલાક સામાન્ય ફીચર્સ છે હવે ત્યાં ડિઝાઇનની કેટલીક મર્યાદાઓ ખૂબ સ્પષ્ટ છે પ્રોસેસર ઓછી કિંમતવાળુ હોવું જોઈએ તમારે તેને ખૂબ ખર્ચાળ બનાવવું જોઈએ નહીં કારણ કે તે તમારી સિસ્ટમની અંદર બનાવેલ છે જેમાં તે એમ્બેડ કરેલું છે જે તેને ખૂબ જ ખર્ચાળ પણ બનાવશે તમે આવા મશીનની અંદર ખૂબ જ સોફિસ્ટિકેટેડ પ્રોસેસરનો ઉપયોગ કરી શકતા નથી માઇક્રોવેવની અંદર તમે પેન્ટિયમ જેવા સોફિસ્ટિકેટેડ પ્રોસેસર મૂકી શકતા નથી કારણ કે પેન્ટિયમ ની ખુદની કિંમત વધારે છે ઓછો એનર્જી વપરાશ એ બીજી પ્રોપર્ટી છે જે ખૂબ સામાન્ય છે ઠીક છે તે મશીનો માટે પણ કે જે ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે રેફ્રિજરેટરની જેમ જો તમે તેને ચાલુ કરીને મૂકી દો અને ચાલવા દો તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ખૂબ ઓછી શક્તિનો વપરાશ કરશે અને બીજું ઘણા એવા ગેજેટ્સ છે જે બેટરી પર પણ કાર્ય કરે છે તેમના માટે દેખીતી રીતે એનર્જી વપરાશ એ એક મોટો મુદ્દો છે અને કારણ કે આ પ્રોસેસરો ખૂબ સરળ છે તેમની પાસેની મેમરીની માત્રા પણ ખૂબ ઓછી છે તેથી તમે જે પણ પ્રોગ્રામ લખો છો જે ગણતરી તમે કરો છો તે તે મર્યાદિત મેમરી જગ્યાની અંદર ફિટ હોવા જોઈએ મેં ઉલ્લેખ કર્યો છે કે ઘણી એપ્લિકેશનો નિર્ધારિત સમયની અંદર રીયલ ટાઇમ રિસ્પોન્સ માંગે છે સિસ્ટમએ ઇનપુટ્સને જવાબ આપવો જોઈએ હવે આપણે જેટલી પણ વાત કરી તેના પર આધારિત એમ્બેડેડ સિસ્ટમની વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ જોવો એમ્બેડેડ સિસ્ટમને માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમ તરીકે લુઝલી વ્યાખ્યાયિત કરી શકાય છે આ મોટાભાગની એમ્બેડેડ સિસ્ટમો માટે સાચું છે પ્રોસેસર જે અંદર હોય છે તેની કિંમત ઓછી હોવી જોઈએ ઓછી શક્તિ હોવી જોઈએ તે કદમાં નાનું હોવું જોઈએ માઇક્રોકન્ટ્રોલર તરીકે ઓળખાતા કેટલાક પ્રકારનાં પ્રોસેસર છે જેના વિશે આપણે આ આખા કોર્ષ દરમિયાન વાત કરીશું તેઓ આ તમામ માપદંડો ને સંતોષે છે મોટા ભાગની એમ્બેડેડ સિસ્ટમ્સની અંદર માઇક્રોકન્ટ્રોલર્સ હોય છે તે એક જ ચિપમાં સંપૂર્ણ કમ્પ્યુટરની જેમ હોય છે તમને જેની જરૂર હોય પ્રોસેસર મેમરી IO બધું જ એક જ ચિપની અંદર છે અને તેથી તે ખૂબ ઓછી કિંમત છે તેથી તે માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમ હોવી જોઈએ સામાન્ય હેતુ માટે હોય તેવી નહીં તે ફંક્શન અથવા ફંક્શનના મર્યાદિત સેટની રેન્જ ને નિયંત્રિત કરવું જોઈએ અને બીજો મુદ્દો તે છે કે આનો અર્થ વપરાશકર્તા દ્વારા પ્રોગ્રામ કરવા નથી કોઈ લેપટોપ અથવા ડેસ્કટોપની જેમ તમે કોઈ પ્રોગ્રામ લખી શકો છો જોવો તમે કોઈ સંખ્યાના ફેકટોરીયલ ની ગણતરી કરવા માટે n નંબર વગેરેનો સરવાળો શોધવા માટે એક પ્રોગ્રામ લખી શકો છો પરંતુ જ્યારે પણ તમે તમારા એસી મશીન જેવા ઉપકરણની અંદર એમ્બેડેડ સિસ્ટમ વિશે વિચારો છો તમે સામાન્ય રીતે તેનો ઉપયોગ તમારા દિવસની ગણતરી માટે કરતા નથી તમે તેનો જાતે પ્રોગ્રામ કરી શકતા નથી તે તમારી પાસે આવે ફેક્ટરી પ્રોગ્રામ આવે છે તમે પ્રોગ્રામને સંશોધિત કરી શકતા નથી તે એક નિશ્ચિત પ્રોગ્રામ સિસ્ટમ છે તમે ફક્ત તે પ્રોગ્રામનો ઉપયોગ કરી રહ્યાં છો ઉદાહરણ તરીકે વપરાશકર્તા ઇનપુટ રીમોટ કંટ્રોલ દ્વારા આપી શકે છે પરંતુ ફંક્શનાલિટી ને બદલી શકશે નહીં તમે કોઈ એસી મશીનને રૂમ હીટર જેવી બીજી કોઈ વસ્તુમાં બદલી શકતા નથી ઉદાહરણ તરીકે વપરાશકર્તા સામાન્ય રીતે સોફ્ટવેરમાં કોઈ ફેરફાર કરી શકતો નથી પરંતુ અલબત્ત આજકાલ સિસ્ટમ્સ વધુ સોફિસ્ટિકેટેડ બની રહી છે તમે એક સેટ ટોપ બોક્સ વિશે વિચારો છો જેનો તમે તમારા ટીવી સેટ સાથે ઉપયોગ કરો છો સેટ ટોપ બોક્સ પણ એમ્બેડેડ સિસ્ટમ છે તેની અંદર એકદમ શક્તિશાળી પ્રોસેસર છે હવે ક્યારેક તમે નોંધ્યું હશે કે કેટલાક પ્રોગ્રામ જોતી વખતે અથવા જ્યારે તમે તેને ચાલુ કરી રહ્યાં હોવ ત્યારે તે અપડેટ્સ ડાઉનલોડ કરવાનું કહે છે સારું સોફ્ટવેર જે સેટ ટોપ બોક્સની અંદર ચાલે છે તે પણ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સમયાંતરે અપડેટ કરવામાં આવે છે તે સુવિધા તે સેટ ટોપ બોક્સની અંદર પ્રોવાઇડ કરવામાં આવે છે વિંડોઝ જેવી તમારી પ્રમાણભૂત ઓપરેટિંગ સિસ્ટમ્સની જેમ જેને ઇન્સ્ટોલ કરવા માટે વારંવાર કેટલાક અપડેટ્સની જરૂર હોય છે આનો અર્થ એ કે તમારે તમારા અસ્તિત્વમાં રહેલા સોફ્ટવેરને કેટલાક અર્થમાં વધુ સારા બનાવવા માટે તેમાં કેટલાક ફેરફારોની જરૂર છે તેથી સામાન્ય રીતે તમે તમારા વોશિંગ મશીન અથવા રેફ્રિજરેટર અથવા કારનો પ્રોગ્રામ કરી શકતા નથી પરંતુ આવતી કાલે આવનારી જનરેશનમાં એમ્બેડેડ સિસ્ટમ્સ સાથે તમે તેને પ્રોગ્રામ પણ કરી શકશો જેમ કે તમે જ્યારે વાહન ચલાવશો ત્યારે તમે તેને પ્રોગ્રામ કરી શકો છો અને તમારી જરૂરિયાત અનુસાર તેને કસ્ટમાઇઝ કરી શકો છો પરંતુ આજની સિસ્ટમ્સ વપરાશકર્તાઓ માટે ખૂબ જ મર્યાદિત પસંદગી સાથે આવે છે વપરાશકર્તા કેટલીક વસ્તુઓને બદલી શકે છે પરંતુ બધી નહીં આ એમ્બેડેડ સિસ્ટમની એક સ્કીમેટીક ડાયાગ્રામ છે એમ્બેડ કરેલું કમ્પ્યુટર વચ્ચે છે જેમાં કેટલાક હાર્ડવેર માઇક્રોકન્ટ્રોલર અને કેટલાક પ્રોગ્રામ છે જે તેના સોફ્ટવેર પર ચાલે છે તે કેટલાક સેન્સર દ્વારા ઇનપુટ્સ લે છે અને તે કેટલાક આઉટપુટ દ્વારા કંઈક નિયંત્રિત કરી શકે છે અને સામાન્ય રીતે કેટલાક સ્વીચ કેટલાક નાના કીબોર્ડ જેવા કેટલાક યુઝર ઇન્ટરફેસીસ હોય છે કેટલાક ટચ સેન્સર જેવા કે રિમોટ કંટ્રોલ આ બધા યુઝર ઇન્ટરફેસીસ છે અને તેમાં અન્ય સબસિસ્ટમ્સની કેટલીક લિંક્સ પણ હોઈ શકે છે આ એમ્બેડેડ સિસ્ટમની સામાન્ય સ્કીમેટીક છે હવે એમ્બેડેડ સિસ્ટમ શું નથી જોવો તે કોઈ પરંપરાગત કમ્પ્યુટિંગ સિસ્ટમની અંદર આવેલું માઇક્રોપ્રોસેસર નથી આપણે તેને કમ્પ્યુટર કહીએ છીએ આપણે તેને એમ્બેડેડ સિસ્ટમ કહીશું નહીં ઠીક છે તે એક માઇક્રોપ્રોસેસર છે જેનો ઉપયોગ એસી મશીન માઇક્રોવેવ જેવા રેફ્રિજરેટર જેવા ટેક્નોલોજીના બીજા ભાગને નિયંત્રિત કરવા માટે થાય છે આ જ એમ્બેડેડ સિસ્ટમ છે તે કેટલીક અન્ય સિસ્ટમની અંદર આવેલ છે હવે મેં ઓછી કિંમતના માઇક્રોકન્ટ્રોલર્સ માટે કહ્યું હતું કે તેઓ સિંગલ ચિપ ડિવાઇસીસ છે તમે જુઓ છો કે મેં એક માઇક્રોકન્ટ્રોલરનું ચિત્ર બતાવ્યું છે જે PIC પરિવારનો છે આ PIC માઇક્રોકન્ટ્રોલર છે આ એક લેઆઉટ ડાયાગ્રામ છે જ્યાં પ્રોસેસર મેમરી IO સબસિસ્ટમ્સ બધું એક જ ચિપમાં એમ્બેડેડ છે એમ્બેડેડ સિસ્ટમોના કેટલાક એપ્લિકેશનો વિશે વાત કરતાં તમે તેમાંથી કેટલાક સારાંશ આપી શકો છો પરંતુ તે કાલ્પનીય રીતે મર્યાદિત છે તમે કલ્પના કરી શકો તેની કોઈ મર્યાદા નથી અને આવી એપ્લિકેશન્સની સંખ્યા ફક્ત દિવસેને દિવસે વધશે આજે અમે IoT વિશે વાત કરી રહ્યા છીએ કાલે IoT બધે હશે તેમાંથી કેટલાક ઉપકરણો તમારા શરીરની અંદર હશે તમે તે ઉપકરણોને તમારી સાથે લઈ જશો કન્ઝ્યુમર સેગમેન્ટમાં તમે રેફ્રિજરેટર વોશિંગ મશીન એસી મશીન કેમેરા વિશે વિચારી શકો છો આ વિશે આપણે પહેલેથી જ વાત કરી છે તમારી ઓફિસમાં પણ તમે પ્રિન્ટર અને ફેક્સ મશીનો ફોટોકોપીંગ મશીનો સ્કેનરો બાયોમેટ્રિક સ્કેનર સર્વેલન્સ માટેના કેમેરાનો ઉપયોગ કરો છો તે બધા જ એમ્બેડેડ સિસ્ટમોનાં ઉદાહરણો છે તમે ઓટોમોબાઇલ્સ વિશે વિચારો છો આજે તમામ ઓટોમોબાઇલ્સ અમુક અર્થમાં ઇન્ટેલીજન્ટ છે કેટલાક કોમ્પ્યુટેશનલ ડિવાઇસીસ છે જે તે ઓટોમોબાઇલ્સની અંદરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે તેથી એરબેગ્સ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ્સ એન્જિન કંટ્રોલ ડોર લોક GPS બધું અહીં આ એમ્બેડેડ પ્રોસેસરો દ્વારા નિયંત્રિત થાય છે વાતચીત માટે મોબાઈલ ફોન્સ એનું મોટું ઉદાહરણ છે તમે નેટવર્ક સ્વીચીસ વિશે વિચારીએ છીએ કે જેનો ઉપયોગ આપણે કમ્યુનિકેશન રાઉટર્સ સ્વિચ વાઇ ફાઇ હોટસ્પોટ્સ ટેલિફોન માટે કરીએ છીએ ત્યાં દરેકમાં પ્રોસેસર છે પછી તમારી પાસે ઓટોમેટિક ડોર લોકિંગ સિસ્ટમ્સ હોઈ શકે છે આપણે તેને ઘણી જગ્યાએ જોઈએ છીએ એરપોર્ટ્સ અને રેલ્વે સ્ટેશનોમાં ઓટોમેટિક બેગેજ સ્ક્રિનિંગ્સ સર્વેલન્સ સિસ્ટમ્સ ઇન્ટેલીજન્ટ ટોઈલેટ્સ જ્યાં ટોઈલેટ્સની અંદર કેટલીક એમ્બેડ સિસ્ટમ્સ છે જે વપરાશકર્તાઓની જરૂરિયાતોને આપમેળે રિસ્પોન્સ આપી શકે છે આ એમ્બેડેડ સિસ્ટમોના બધા ઉદાહરણો છે ફરીથી તે આકૃતિ વિશે વાત કરતા આ તે જ એમ્બેડેડ સિસ્ટમ જેવી લાગે છે આપણી પાસે કેટલાક હાર્ડવેરવાળા એમ્બેડેડ કમ્પ્યુટર હોવા જોઈએ તમારે તેને ચલાવવા માટે થોડું સોફ્ટવેર લખવું પડશે અને તેનો ઉપયોગ કરવા યોગ્ય બનાવવા માટે યોગ્ય યુઝર ઇન્ટરફેસ હોવો જોઈએ અને તે યુઝર ઇન્ટરફેસ પૂરતો સરળ હોવો જોઈએ તે સંપૂર્ણ વિશાળ મોટું કીબોર્ડ ન હોવું જોઈએ જ્યાં તમે કંઈપણ અને બધું ટાઇપ કરી શકો તે કોઈ ખાસ એપ્લિકેશન માટે ખૂબ જ વિશિષ્ટ હશે આ એક કાર્ટૂન જેવું છે જે હું બતાવી રહ્યો છું આ લંબચોરસ બોક્સ એક પ્રોસેસર છે પ્રોસેસરની અંદર તમે ઘણી બધી વસ્તુઓ જોઈ શકો છો તમે ડિજિટલથી એનાલોગ કન્વર્ટર જોઈ શકો છો તમે ડિજિટલ કન્વર્ટર કાઉન્ટર્સ ટાઈમર પલ્સ વિડ્થ મોડ્યુલેટર ઘણા બધા સબસિસ્ટમ્સ માટે એનાલોગ જોઈ શકો છો પ્રોસેસર ઉપરાંત મેમરી IO પોર્ટ્સ વગેરે એક સામાન્ય માઇક્રોકન્ટ્રોલર જે આજે એમ્બેડેડ સિસ્ટમનું હૃદય બનાવે છે તેમાં ડિજિટલ ઇન્ટરફેસીસનું એનાલોગ હોઈ શકે છે કારણ કે બહારની દુનિયાના મોટાભાગના ઇનપુટ્સ પ્રકૃતિમાંથી એનાલોગ હોય છે તે સતત પ્રકૃતિમાંથી હોય છે જેમ કે તાપમાન ભેજ દબાણ વગેરે આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ આપણે આપણા આગામી લેક્ચરમાં આપણી ચર્ચા સાથે ચાલુ રાખીશું